ઓપ્ટિકલ મેઝરમેન્ટ અને નેનો મેટ્રોલોજી ના બીજા લેક્ચર માં આપનું સ્વાગત છે આજે આપણે ઉપર ઊંડાણમાં અભ્યાસ કરીશું કારણ કે નેનો એટલે 10−9 મીટર થાય જ્યારે આપણે આવા નાના સ્કેલ જોતા હોઈએ ત્યારે મટીરીયલ પ્રોસેસ વર્તન સમજવું જરૂરી છે આપણે આવા નાના સ્કેલ ઉપર મેજરમેન્ટ કેવી રીતે લેવું ઓપ્ટિકલ મેઝરમેન્ટ કેવી રીતે થાય છે અને તે મેઝરમેન્ટ ફિલ્ડમાં કેવી રીતે ઉપયોગી છે તેની જાણકારી લેવાનો પ્રયાસ કરીશું તો આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ઓપ્ટિકલ મેઝરમેન્ટ ની પદ્ધતિઓ ઓપ્ટિકલ ઇન્ટરફેરન્સ પછી વિવિધ પ્રકારની ઇન્ટરફેરોમેટ્રી અને પછી સ્કેલ ગ્રેટિંગ અને રેટિકલ્સ અંતે આપણે નેનો મેટ્રોલોજી વિષે ચર્ચા કરીશું ચાલો આપણે પહેલા પ્રકાશ વિશે સમજીએ લાઈટ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે બરાબર તેની વેવલેન્થ 400 નેનોમીટર થી 700 નેનોમીટર હોય છે લાઈટ ને વ્યાખ્યાયિત કર તો ઘટક એ ફોટોન છે અને તરંગ વિશે જાણીશું તેથી અને તીવ્રતા અને આવૃતિ કહે છેબરાબર તો તીવ્રતા શુ છે તો લાઇટમાં ત્રણ મૂળભૂત માપો હોય છે પ્રથમ લાઈટ ની તીવ્રતા તીવ્રતાને કદાચ એમપ્લીટયુડ પણ કહે છે જે બ્રાઇટનેસ સાથે જોડાયેલ છે સાચું પછી આવૃતિ તેને વેવલેન્થ પણ કહે છે અને છેલ્લુ પરિબળ પોલેરાઇઝેસન જે ખૂબ જ મહત્વનું છે ઘણા બધા ઉપકરણો આ પોલેરાઇઝેસન ઉપર કાર્ય કરે છે તે બીજું કંઈ નથી પણ વાઈબ્રેશન નો એંગલ છે તો આ વાત થઈ લાઈટ ના ત્રણ પેરામીટર્સ ની તો આ ત્રણે પરિબળો માં ફેરફાર સાથે તમારી જરૂરિયાત સંતોષી શકાય છે તેથી આ ત્રણ મૂળભૂત માપો છે જ્યારે આપણે લાઈટ ની લાક્ષણિકતા ની વાત કરતા હોઈએ ત્યારે આપણી પાસે રિફ્લેક્શન ડિફ્રેકશન હશે ડિફ્રેકશન કંઈ નથી પણ લાઈટનું સ્કેટરીંગ જે પદાર્થ ની આજુબાજુ થાય છે પછી લીમીટ ઓફ રીસોલ્યુશન અને રિફ્લેક્શન નો મતલબ એવો કે જ્યારે તે માધ્યમ બદલે છે ત્યારે પ્રકાશનું કિરણ પાછું ફરે છે બરાબર અહીં આપણે હંમેશા લેન્સ મા ઉપયોગમાં લેવાતા સિદ્ધાંતો કે જે પ્રકાશને કેન્દ્રિત કરવા માટે વપરાય છે તેની જ વાત કરીશું દાખલા તરીકે તમે લેમ્પ નો યુઝ કરી શકો અને કોન્ટ્રાસ્ટીગ ટેકનીકમાં તમે ઓઇલ પણ વાપરી શકો છો તેથી આપણે હંમેશા રિફ્રેકશન ના સિદ્ધાંતો વાપરીશું યાદ રાખો કે રિફ્રેકશન અને ડિફ્રેકશન બંને અલગ છે પછી આપણે ઇન્ટરફેરન્સ વિશે જોઈએ કે જેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે આજે જો તમે રેખીય સ્થાનાંતર માપવાનું વિચારતા હોવ તો આપણે ઇન્ટરફેરોમેટ્રી તકનીક વાપરીશું તો અહીંયા પ્રકાશના કિરણને ઉમેરવામાં આવે છે કંયા તો બાદ કરવામાં આવે છે તેથી કરીને જે તમે ઇચ્છો છો તે તમને મળી જશે અને અંતે આપણે પોલેરાઇઝેસન જે મે અગાઉ કહી દીધેલ છે તેમ એક વાઈબ્રેશન જ છે તેથી ફક્ત નિશ્ચિત કરેલા વાઈબ્રેશન પ્લેનને જ પરવાનગી મળે છે આ પણ મહત્વનું છે ઘણી બધી જગ્યાએ પોલેરાઇઝેસન નો ઉપયોગ ઓપ્ટિકલ લેન્સ માં અને ચશ્મા ની સાથે પણ થાય છે તેથી આ બંને આપણે હજી સુધી જે પણ ચર્ચા કરી છે તે પ્રકાશની મૂળભૂત બાબતો છે પ્રકાશ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે તેથી તમે તેની સાથે રમી શકો તે 200 નેનોમીટરથી 700 નેનોમીટરની તરંગલંબાઇમાં આવે છે પ્રકાશને વ્યાખ્યાયિત કરે છે તે પ્રારંભિક કણો એ ફોટોન છે તેથી લેસરો આ photon energy packetsના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેથી પ્રકાશ મૂળભૂત રીતે3 પરિમાણો હોઈ શકે છે એક તીવ્રતા આવર્તન અને ધ્રુવીકરણ છે અને 3 સિદ્ધાંતો પ્રતિબિંબ વિભિન્નતા પ્રત્યાવર્તન અને ઇન્ટરફેરન્સ છે એ કેટલીકગુણધર્મો છે જેનો ઉપયોગ પ્રકાશના ગુણધર્મોમાં થાય છે જેનો ઉપયોગ માપન સાધનોના વિકાસમાટે થાય છે તેથી ઓપ્ટિકલ માપન ઉદ્યોગમાં નિરીક્ષણ અને માપન હાથ ધરવા માટે એક સરળ સચોટ અને વિશ્વસનીય માધ્યમ પ્રદાન કરે છે તે મુખ્યત્વે નોનકોંટેકટ છે તેથી તે પછી તે નોનકોંટેકટ થઈ જાય તે તમને ખૂબ નાના રેસોલુર્શન માપવાની રાહત આપે છે તેથી તે ખૂબ જ સરળતાથી ઉપયોગમાં પણ આવે છે ઉદાહરણ તરીકે તમે જોઈતી માહિતી મેળવવા માટે જ્યારે તમે ખૂબ જ વિશ્વસનીય હો ત્યારે તમને ગુણધર્મો સમજી ગયા છો બરાબર અવકાશમાં ખૂબ વધારે અંતરથી પસાર થતા પ્રકાશના પાથ તફાવતને માપવા માટે એક ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ વૈજ્ઞાનિકો કરે છે અમે ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરીએ છીએ તેઓ પ્રકાશની તરંગલંબાઇને મીટરની દ્રષ્ટિએમાપે છે તેઓને જલ્દીથી ખ્યાલ આવ્યો કે મીટરને પ્રકાશની તરંગલંબાઇની દ્રષ્ટિએ વ્યાખ્યાયિત કરવામાં વધુ સમજણ મળી શકે છે તેથી પહેલા તેઓએ મીટરની દ્રષ્ટિએ તરંગ લંબાઈની વ્યાખ્યા આપી પછી તેઓ તરંગલંબાઇની દ્રષ્ટિએ મીટરને નિર્ધારિત કરવાનું શરૂ કર્યું કારણ કે તે ખૂબ સચોટ હતું પરિચયમાં આપણી પાસે 2 વસ્તુઓ પણ છે જેની મેં પહેલાથી ચર્ચા કરી છે એક રીફ્રેક્શન છેઅન્ય એક વિક્ષેપ હોઈ છે તેથી અહીં જો ઉદાહરણ તરીકે તમારી પાસે એક ટીપું પાણી છે આ રીતે પ્રકાશ પસાર થઈ રહ્યો છે તેથી પછી શું થશે તે તેમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે અને વાળવાનો તેથી આપણે જે સ્રોત મૂકીશું તેનાથી આ પ્રકાશ છે આ લો રીફ્રેક્શન ઇન્ડેક્સનું માધ્યમ છે તેથી તમે પ્રકાશનો વળાંક જોઈ શકો છો તેથી આને ઓબ્જેક્ટથી કાપીને દૂર કરવામાં આવે છેઅને તે પછી તે વળે છે તેથી તે કાપી નાખે છે અને પછી તે વાળે છે ઠીક છે તેથી જ્યારે હું વિખેરણ વિશે વાત કરું છું ત્યારે તમારી પાસે પ્રકાશ આવવાનો સ્રોત હશે પછી તમારી પાસે slit છે તેથી તમે પ્રકાશને આગળ જતા જોઈ શકો છો તેથીપ્રકાશ આમાંથી ઘણા સ્રોતોમાંથી પસાર થશે અને તમે જોઈ શકો છો કે આ પ્રકાશ સ્રોત છે તેથીઅહીં શું થાય છે તે તમારી પાસે 2 પ્રકારની છબીઓ હોઈ શકે છે એક રચનાત્મક છબી છે ઉદાહરણ તરીકે તમારી પાસે એક પ્રકાશ આવી રહ્યો છે બીજો પ્રકાશ પણ તે જ વસ્તુનો છે તેથી પછી આ બાંધકામની બરાબર છે તમે રચનાત્મક ફ્રિન્જ પેટર્ન ઉમેરી શકો છો અને જ્યારે તમે સબટ્રેક્ટિવ કરવા માંગતા હો તો તમે માની શકો છો કે 2 તરંગલંબાઇ પ્રકાશ આવી રહ્યો છે અને અહીં તે આજુ બાજુ છે તેથી પછી શું થાય છે જ્યારે આ બે ઉમેરવામાં આવે છે તેથી તમે હંમેશાં કંઈક ખૂબ નીચા સબટ્રેક્ટિવ મેળવશો તેથી આએક સબટ્રેક્ટિવ પેટર્ન છે જે સ્પષ્ટ છે આ તે ઉમેરવામાં તે પદ્ધતિ આવે છે તેથી તમે જોશો કે તરંગલંબાઇ ઉમેરવામાં આવે છે કંપનવિસ્તાર ઉમેરવામાં આવે છે કંપનવિસ્તારની આ તકનીકોથી બાદબાકી કરવામાં આવે છે તમે પ્રકાશ સાથે રમવા માટે પ્રયાસ કરી શકો છો તેથી ચાલો એક મુખ્ય ઉપકરણ જોઈએ જે એક માઇક્રોસ્કોપ છે જેસંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાય છે અને ઓપ્ટિક્સના સિદ્ધાંત પર કાર્ય કરે છે સામાન્ય રીતે માઇક્રોસ્કોપવિસ્તરણના 2 તબક્કા ને જોડે છે ઓબ્જેક્ટીવ લેન્સ ત્યા છે આપણી પાસે મેગ્નીફિકેશન છે અન્ય બીજો આઇપીસની નજીક છે બરાબર ઓબજેક્ટિવ લેન્સ વર્કપીસ નું ચિત્ર l1આગળ ઊભુ કરે છે સ્ટોપ એ ચિત્રને ફ્રેમિંગ કરે છે તેથી આઇપીસ ના ઉપયોગ વડે ચિત્ર અને મોટું કરી શકાય આઈપીસ દ્વારા જોઇ શકાય અને I2 લંબાઈ નું આભાસી ચિત્ર મેળવી શકાય દરેક સ્ટેજ આગળ મેગ્નીફિકેશન નો ગુણાંક થાય છે આમદરેક તબક્કે માત્ર મધ્યમ વૃદ્ધિ સાથે ખૂબ અસરકારક વિસ્તૃતિકરણ પ્રાપ્ત કરી શકાય છે તેથી દરેક તબક્કે મહત્ત્વની બાબત એ છે કે ગુણાકાર થાય છે જ્યારે તમે તેનેજુઓ આ તે I1 છે જે મેં તમને કહ્યું હતું કે ઓબજેક્ટિવ લેન્સ એક છબી બનાવે છે આ એક ઓબજેક્ટિવ લેન્સ છે તો આ એક ઓબજેક્ટિવ લેન્સ બાજુ છે બરાબર તેથી ઓબજેક્ટિવ લેન્સ સ્ટોપ પર I1 પર વર્કપીસની છબી બનાવે છે પછી સ્ટોપ છબીને ફ્રેમ્સ કરે છે તેથી તે આઈપિસ દ્રશ્ય દ્વારા વિસ્તૃત કરી શકાય છે અને વિસ્તરણ I2 પર થાય છે આ I2 છે બરાબર તો પછી છેવટે આ ઓબજેક્ટિવ લેન્સ છે અને આ તમારું આઈપિસ છે તેથી તમે આ જેવા જોવાનો પ્રયાસ કરો સ્ટોપ છે જે આપણે આ વિશે વાત કરી છે તે છે આઇપિસ આ ઓબજેક્ટિવ લેન્સ છે અને અહીં એક સમતલ છે અને અહીં કામ છે તેથીવિસ્તૃતીકરણ કેટલાક તબક્કે થઈ શકે છે તેથી ખૂબ વિસ્તૃતતા ફક્ત મધ્યમ લેન્સ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટની આવશ્યક સુવિધાઓમાં પ્રકાશ સ્રોત કન્ડેન્સિંગ લેન્સએક ટેબલલેન્સ અરીસાઓવાળા પ્રોજેક્શન ઓપ્ટિક્સ અને પછી ઉપકરણોને માપવા અને રેકોર્ડિંગ માટેનું સાધન હોવું જોઈએ આ માઇક્રોસ્કોપના કેટલાક આવશ્યક ભાગો છે તમે અહીં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જોઈ શકો છો તેથી આપણી પાસે જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે તેમાં પ્રકાશ સ્રોત છે તેથી પ્રકાશનો સ્ત્રોત ઉપકરણત્યાં બીમ સ્પ્લિટ છે તેથી તે પછી વર્કપીસ તરફ આગળ વધે છે તેથી અહીં એક વર્કપીસ છે અને પછી વર્કપીસ ટેબલ પર પડી રહેલ છે જે X અને Y દિશામાં જઈ શકે છે તમે તેને ખસેડી શકો છો અને પછી પ્રકાશ પાછો પ્રતિબિંબિત થાય છે તેથી પછી પુનર્નિર્માણ થઈ રહ્યું છે એક ફ્રિંજ આવી રહી છે અને તે CC ચાર્જ કપલ સાધન મા નોંધાયેલી છે તેથી આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં તે નોંધવું પણ રસપ્રદ છે કે તેમની પાસે એક ટચ પ્રોબ પણ છે તેથી તેનો ઉપયોગ રફ અંદાજ આપવા માટે થાય છે અથવા રફ અથવા લો રિઝોલ્યુશન માપન અહીં કરી શકાય છે અને પછી અમે ઓપ્ટિક્સ માં જઈએ છીએ જેમાંઅહીં ઉચ્ચ રીઝોલ્યુશન માપન થઈ શકે છે તેથી એકધરીય સપાટી અને ring illumination માટે પ્રકાશ સ્રોત અને રિંગ રોશની છે તેથી ત્યાં એક પ્રકાશ સ્રોત છે જે આવે છે અને તે પછી આ ટચ પ્રોબ છે જે જઈ શકે છે સેન્સર ને કેન્દ્રિત કરવા માટે Z દિશા સાથે તમે ખસેડી શકો છો તેથીઆ ભાગ કેન્દ્રિત કરવાની સંભાળ રાખે છે અને આ XY table ને આગળની ગતી લેવાનો પ્રયાસ કરે છે તેથી તેનો અર્થ એ છે કે તમે સમગ્ર વર્કપીસને માપી શકો છો તેથી આ એક ઓપ્ટિકલ માપન સેન્સર સેટઅપ છે જેનો ઉપયોગ આજે નેનોમીટર લેવલમાં ઉચાઇને માપવા માટે થાય છે એક સરળ પ્રોજેક્ટર સાથેના એંગલને માપવા માટે વપરાયેલ એક મૂળ મેગ્નિફિકેશન ઉપકરણ છે જે મેટ્રોલોજીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી તકનીક છે જો કેઓપ્ટિક્સના 3 મુખ્ય એપ્લિકેશનો છે એલાઇન્મેન્ટ એપ્લિકેશનમાં આપણે ઓપ્ટિક્સનો ઉપયોગ કરીએ છીએઇન્ટરફેરોમેટ્રીમાં આપણે અંતર માપવા માટે ઓપ્ટિક્સનો ઉપયોગ કરીએ છીએ અને તેનો ઉપયોગ લંબાઈના ધોરણ તરીકે થાય છે જે આપણે લંબાઈને માપીએ છીએ આજે 1 મીટરને તરંગલંબાઇમાં માપવામાં આવે છે તેથી માપનમાં ઓપ્ટિક્સની આ 3 અન્ય મૂળભૂત એપ્લિકેશન છે શોપ ફ્લોરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એક માઇક્રોસ્કોપ એ ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપ છે મેટ્રોલોજીમાં ઉપયોગમાં લેવામાં આવતા માઇક્રોસ્કોપમાંથી આપણે આ માઇક્રોસ્કોપથી ખૂબ પરિચિત છીએ ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપ વિશાળ શ્રેણીને સપોર્ટ કરે છે શોપ ફલોર નિરીક્ષણ અને ઉપકરણો અને મશીન ભાગોના એપ્લિકેશનની માટે માપન માપન ઓરડા મા પરીક્ષણ સાધનોની ચોકસાઇ માપવા તેથી તેનો ઉપયોગ શોપ ફલોરમાં નાના વિચલનોને માપવા માટે થાય છે અને તેનો ઉપયોગ ટૂલ રૂમમાં પણ થાય છે બરાબર તેથી અહીં અન્ય ઉપકરણો ની સાપેક્ષમાં ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપનો વધારે ઉપયોગ કરીએ છીએ ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપનો મુખ્ય ઉપયોગ અહીં આકાર કદ કોણ અને નાના ઘટકોની સ્થિતિને માપવા માટે છે આપણે એંગલ ચોકસાઈની વાત ડિગ્રીની દ્રષ્ટિએ કરીએ છીએ આકાર સ્ટેજ પર આધાર રાખે છે સાઈઝ તે 0 01 મિલીમીટરની નજીક છે ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરીને નાના ઘટકોની સ્થિતિ પણ માપી શકાય છે તેમાં ટેકા તરીકે કોલમ છે જે મજબૂત છે અને માઇક્રોસ્કોપના અન્ય તમામ ભાગોનું વજન ધરાવે છે તે લાંબુ કાર્યકારી અંતર પ્રદાન કરે છે તેથી તેનો અર્થ એ છે કે તમે ત્યાં મોટા વર્કપીસ રાખી શકો છો વર્કપીસ એક XY સ્ટેજ પર લોડ થયેલ છે જેમાં 2 મુખ્ય દિશાઓમાં રેખીય ગતિ માટેની જોગવાઈ છે જે આડી plane માં X અને Y છે અને તે પછી બંને X અને Y માટે માઇક્રોમિટર આપવામાં આવે છે તેથી જ્યારે તમે ખસેડો ત્યારે તમે માઇક્રો જોશો તેથી તેઓ શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તમારી પાસે એક ટેબલ છે તેથી અહીં તમારી પાસે માઇક્રોમીટર હશે તેથીઆ જે પણ ફરે છે તમે તેને ખૂબ જ ઓછી ચોકસાઈથી માપી શકો છો તેથી આ એક લાક્ષણિક ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપ છે આ તે કોલમ છે જે ભાર લેવાનો પ્રયાસ કરે છે તેથી અહીં ક્લેમ્પ છે તેથી તમે આ ગતિને ઉપર અને નીચે સ્વતંત્રતા આપો છો તેથીતમારી પાસે એક ફોકસિંગ નોબ પણ છે તેથી આ ફોકસિંગ નોબ અને ક્લેમ્પીંગ સ્ક્રૂ તમને ઉચાઇ માપવાના ગોઠવણોમાં મદદ કરે છે અને પછી તમારી પાસે એક ટેબલ છે આ તે માઇક્રોમીટર સ્કેલૈ છે જે ત્યાં છે તેથી આ Z માપન માટે છે અને અહીં તમારી પાસે X અને Y ટેબલ ચલન માટે છે તેથી આ માઇક્રોમીટરમાં છે આ રેખાંશ માટે છે આ ટ્રાંસ્વર્સેસ દિશા માટે છે અને અહીંતે પ્રકાશ છે આ કંઈ નથી પરંતુ પ્રકાશ સ્રોત છે ત્યાં એક પ્રકાશ સ્રોત છે જે પદાર્થ પર પડવાનો પ્રયત્ન કરેછે જે અહીં રાખવામાં આવેલ છે તમે તેને માપવાનો પ્રયત્ન કરો અને પછી જોવાનો પ્રયાસ કરોઆકાર કદ કોણ અને તે પણ ખૂબ જ નાના ઘટકોની પરિમાણોમા ફેરફાર શું છે તેથી ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપમાઆ ક્રોસ વાયરને એલાઇન્મેન્ટમા એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે તેથી તમારે સપાટ ભાગ અથવા જમીનને માપવી પડશે બરાબર જેનેજમીન કહેવામાં આવે છે જો તમે આ માપવા માંગતા હો તો પહેલા તમે શું કરો છો તમે focal મૂકો તમેઆઇપિસ ઉમેરો તમારી પાસે હંમેશાં આ ક્રોસ વાયર હશે તેથી આ ક્રોસ વાયર એક ધારની એક બાજુએ ગોઠવાયેલ છે જ્યાં જમીન શરૂ થાય છે અને તમારે તેને જમીનના બીજા છેડે ખસેડવું પડશે અને પછી તમે રીડિંગ્સ મેળવવાનો પ્રયાસ કરો બરાબર તેથી અહીં તમારે તે પણ સમજવું જોઈએ કે ત્યાં વિસ્તૃતિકરણ પણ છે તેથી તમારી પાસે આઈપિસ 10 x 20 x અને પછી વસ્તુ તમારી પાસે 2 x 5 x અને 10 x હોઈ શકે છે તમે કાર્યકારી અંતર જોઈ શકો છો અને જ્યારે ઉદ્દેશ્ય X વધે છે ત્યારે કાર્યકારીઅંતર ઓછું થઈ જાય છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિમાણ છે જે તમારે જાણવું જોઈએ જ્યારે તમે ખૂબ ઉચા વિસ્તૃતિકરણ જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારે સમજવું જોઈએ કે તમે કાર્યકારી અંતરને બલિદાન આપી રહ્યા છો તેથી આ વિવિધ પ્રકારનાં ઇલ્યુમીનેશન છે તમારી પાસે ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપનો વિશે વધુ વિગતો હોઈ શકે છે કન્ટૂર ઇલ્યુમીનેશન કરી શકાય છે આ પ્રકારની ઇલ્યુમીનેશન વર્કપીસની કન્ટૂર છબી બનાવે છે તે વર્કપીસના રૂપરેખાના નિરીક્ષણઅને માપન માટે યોગ્ય છે ઇલ્યુમિનેટર ગ્રીન ફિલ્ટરથી સજ્જ છે તેથીતમે પણ મૂકવાનો પ્રયાસ કરી શકો છો તમે જાણો છો કે મેં કહ્યું છે 3 મૂળભૂત પરિમાણો એક છેતરંગલંબાઇ કંપનવિસ્તાર અને ધ્રુવીકરણ જો તમે આ પરિમાણો સાથે ફેરફાર કરી શકો છો તો પછી તમે છબીમાં વધુ સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરી શકો છો માપો માટે તમે જે કંઈપણ ઉપયોગમાં લેશો ધારો કે જો ત્યાં કોઈ છબી વર્કપીસ છે જેપ્રકૃતિમાં ખૂબ જટિલ છે તેથી આપણે જે કરીએ છીએ તે છે કે આપણે તેનો કન્ટૂર બનાવવાનો પ્રયાસ કરીએમૂકવું આઇપિસમાં અથવા કોઈ પ્રોજેક્ટર મૂકી રાખવું અને પછી તેને ત્યાં માસ્ક તરીકે અને પછી વર્કપીસના પરિમાણોને સ્ક્રીન પર પ્રોજેક્ટ કરવું તેથી તમે સરળતાથી સરખામણી કરી શકો છો અને વિચલનોને માપવાનો પણ પ્રયાસ કરી શકો છો આ પ્રકાર બતાવે છે કે વર્કપીસની સપાટી અને તેઓ વર્કપીસ સપાટીઓના નિરીક્ષણમાં વપરાય છે તેથી તે ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપનો પર વર્કપીસ સપાટીના પ્રકાશને બતાવે છેઅમે તમને અહીં જે દર્શાવ્યું તે સપાટીની રોશની છે તેથીસપાટી ઇલ્યુમીનેશનના બદલે તમારી પાસે કન્ટૂર ઇલ્યુમીનેશન હોઈ શકે છે જે આપણે પહેલી વાત કરી હતી જેની કોણ અને દિશા નિર્દેશન પણ ઇલ્યુમિનેટર ને કરવું જોઈએ તેથી કે વર્કપીસ સપાટીને મહત્તમ શરતો હેઠળ અવલોકન કરી શકાય છે અને પછી એક સાથે કન્ટૂર સપાટી ઇલ્યુમીનેશનને પણ A માની લેવી શક્ય છે આ B છે તેથી આકંઈ નથી પરંતુ A વતા B ટૂલ વર્કપીસની વિચલનો સાથે માપવા માટે બંને કન્ટૂર અને ઇલ્યુમીનેશનનો ઉપયોગ કરી શકાય છે ઉપયોગો શું છે તેનો ઉપયોગ શોપ ફલોર માં સ્ક્રુ થ્રેડો ગિયર્સ અને અન્ય નાના મશીન પાર્ટ્સની તપાસણી માટે થાય છે તેના એપ્લિકેશનમા જેમાં ટૂલ રૂમમાં સાધનોની ચોકસાઇ માપન પરીક્ષણ પણ શામેલ છે તે નાના છિદ્રોના પરિમાણોને નિર્ધારિત કરવામાં મદદ કરે છે જેને માઇક્રોમીટર અને કેલિપર્સ દ્વારા માપી શકાતું નથી 4 તે ટેમ્પલેટ મેચીગ તપાસણી સુવિધા આપે છે તેથી તે કંઇક કમ્પેરેટર જેવું છે 5 તે નાના ઘટકો પર ટેપર્સનું નિરીક્ષણ પણ કરી શકે છે તેથી મૂળભૂત રીતે તે આકાર કદ ગોઠવણ અને XYZ કોઓર્ડિનેટ્સ તે બધા ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપનોનો ઉપયોગ કરીને માપી શકાય છે તમારો આભાર